તમારા ડીસાસ્ટર રીકવરી ઍન્ડ બિલ્ડ બેક બેટર disaster recovery and build back better આપત્તી પુનપ્રાપ્તિ અને ફરીથી સારી રીતે નિર્માણ ના આ અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે અને હું Department of Architecture and Planning IIT Roorkee માં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે આપણે ડીસેન્ટ્રલાઇજિંગ રીકન્સ્ટ્રકશન decentralizing reconstruction વેકેન્દ્રીય પુનનિર્માણ વિશે ચર્ચા કરીશું તથા તેમાં આપણે કોલમ્બિયામાં થયેલા પુનનિર્માણ કોલમ્બિયા કેસના પાસા વિશે જાણીશું અને આજે આપણે ગોન્ઝાલો લિઝરરાલ્ડેના પ્રકારણ ૮ ના કોલમ્બિયામાં રિકન્સ્ટ્રક્શન reconstruction પુનનિર્માણ માટેના વાહન તરીકે કૃષિ સહકારીને ડિસેન્ટ્રલાઇઝિંગ રિકન્સ્ટ્રક્શન decentralizing reconstruction વેકેન્દ્રીય પુનનિર્માણ નામના એક પ્રકરણ વિશે ચર્ચા કરીશું જેને બિલ્ટ બેક બેટર built back better ફરીથી સારી રીતે નિર્માણ માં પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં માઇકલ લિયોન્સ થિયો શિલ્ડરમેન અને કેમિલો બોન Michal Lyons Theo Schilderman and with Camilo Boan ના સુધારા સાથે પ્રેક્ટિકલ એક્શન પબ્લિશિંગ ગ્રુપ practical action publishing group પ્રેક્ટિકલ એક્શન પ્રકાશન જૂથ દ્વારા પ્રકાશિત કરવામાં આવી અહીં આપણે કોફી વર્કર્સ સોસાયટી coffee workers society કોફી કામદારો સમાજ ના કાર્યો અને વર્ણનોમાંથી સમજ લેવી જોઈએ અને શીખવું જોઈએ કે તેઓએ ૧૯૯૯ના ભૂકંપ પછી પુનનિર્માણના કામનું આયોજન કેવી રીતે કર્યું જ્યારે આપણે ડિસેન્ટ્રલાઇઝેશન decentralization વિકેન્દ્રિયકરણ ની વાત કરીએ છીએ ત્યારે મને લાગે છે કે સેન્ટ્રલાઇઝેડ્ અપ્રોચ centralized approach કેન્દ્રિત અભિગમ અને ડીસેન્ટ્રલાઇઝેડ્ અપ્રોચ decentralized approach વિકેન્દ્રિત અભિગમ ની ચર્ચાથી શરૂ કરીએ તમે અહીં જે જોઈ રહ્યા છો તે સેન્ટ્રલાઇઝેડ્ અપ્રોચ centralized approach કેન્દ્રિત અભિગમ છે જ્યાં તમામ ડિસિઝન decision નિર્ણય ફાયનાન્સિયલ ફ્લો financial flows નાણાકીય પ્રવાહ અને બધું જ કેન્દ્રના માધ્યમથી જોડાયેલું છે તેથી આ એક પ્રકારનાં ડીકટેટોરિયલ ઓર્ડર dictatorial order સરમુખત્યારશાહી હુકમ જેવું હોવાથી આ વિશિષ્ટ અભિગમોનો ઉપયોગ વ્યવસાયિક ક્ષેત્રે અને રાજકારણ જેવા ક્ષેત્રમાં જ્યાં તમે નિર્ણય લેતા હોય ત્યાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે તેથી આપણે બધુ આપણા હાથમાં લઈને કેવી રીતે આપની પરેશાની ઘટાડી શકીએ આ તેના વિશે છે તેથી આપણે જે કર્યું તે પહેલાનું છે જેમાં કોઈ એક વ્યક્તિક કોઈ એક સંસ્થા કે કોઈ એક સંગઠનનો અંતિમ નિર્ણય હોય તથા બધાને તેની મંજૂરી મુજબ કાર્ય કરવાનું હોય છે આમ જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ કોન્સટ્રેઇન constraints અવરોધો વધી રહ્યો હોવાથી ભાર પણ વધી રહ્યો છે અને તેમાંના મોડેલ model નમૂનો એ બીજા અન્ય ક્ષેત્રોને ભારણ ફેલાવવા સંપર્ક કરે છે ઉદાહરણ તરીકે જો તમે આપણા પોતાના આઈઆઈટી જેવા કોઈ વહીવટી તંત્ર પર નજર નાખી તો જાણવા મળશે કે આપણી પાસે ડિરેક્ટર director સંચાલક હોય છે ડીન dean મંડળનો ઉપરી અધ્યક્ષ હોય છે અને ડિરેક્ટર director સંચાલક તેમજ ડીન dean મંડળનો ઉપરી અધ્યક્ષ હોય છે જેમાંથી કોઈ ફેકલ્ટીની faculty શિક્ષકો બાબતોની સંભાળ લેતું હોય કોઈ શૈક્ષણિક વિભાગની સંભાળ લેતું હોય કોઈ સંશોધન વિભાગની સાથે જોડાયેલું હોય અથવા તો કોઈ વહીવટમાં સંભાળ લઈ રહ્યું હોય છે આમ આવી જ રીતે પછી આ દરેકને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને વિવિધ વડાઓ તેની સંભાળ લેતા હોય છે આમ વડા પાસે નાણાકીય શક્તિ અને ચોક્કસ નિર્ણય લેવાની સત્તા સહિતની કેટલીક શક્તિઓ હોય છે અને અમુક પ્રકારના ચોક્કસ અધિકારના નિર્ણય લેવાની સત્તા આ વિવિધ ડીનને dean મંડળનો ઉપરી અધ્યક્ષ આપવામાં આવી હોય છે અને ડિરેક્ટર IITRની આ બધી કામગીરીમાં ધ્યાન રાખતા હોય છે તેવી જ રીતે તેમાં સબ કેટેગરીમાં વહેંચીને તેની વિવિધ શાખામાં વહેંચણી કરવામાં આવે છે જેમાં વિવિધ શાખા પાસે અમુક પ્રકારની શક્તિ અને ચોક્કસ નિર્ણય લેવાની કામગીરી સોંપવામાં આવેલી હોય છે તેમ જ કેન્દ્રીય એજન્સી દ્વારા તે સંચાલિત થાય છે આમ ડીસેન્ટ્રલાયઝેશનનો decentralization વિકેન્દ્રિયકરણ મૂળભૂત તફાવત આ પ્રકારે છે હાઉસિંગ સેક્ટર કે હાઉસિંગ ડિલેવરીમાં જોવા જઈએ તો તેમાં કોન્સનટ્રેટેડ concentrated કેન્દ્રિત જેવો પરંપરાગત અપ્રોચ approach અભિગમ રહ્યો છે તથા આ અપ્રોચ approach અભિગમ સાથે સંકળાયેલા ફાયદા અને જોખમો શું હશે આમ જો એક જ ઓથોરિટી authority સત્તા હોય તો એકસાથે આપેલ ઘણી બધી માહિતીને સંગ્રહિત કરવાની થાય પરંતુ જો કોઈ ઓથોરિટી હોય અને બીજી નાની ટીમને કામગીરી સોંપી હોય તો આ ટીમોને વિવિધ માહિતી સંગ્રહિત કરવાની હોય છે અને તેઓને તેના પર નિર્ણય લેવાના હોય છે આમ યોગ્ય કોમ્યુનિકેશનના communication વાતચીત અભાવે હાઇ લેવલ ઓફ અનસર્ટેનિટી high levels of uncertainty ઉચ્ચ કક્ષાની અનિશ્ચિતતા જોખમો અને મુશ્કેલીઓ થવાની સંભાવના વધી જાય છે તેના કરતાં હાઇર ઓર્ડર લેવલનાhigher order level ઉચ્ચ ક્રમનું સ્તર લો ઓર્ડર લેવલ lower order level નીચલા ઓર્ડર સ્તર સાથે વાતચીત કરે અથવા મેક્રો લેવલ macro level મેક્રો સ્તર માઇક્રો લેવલને micro level માઇક્રો સ્તર સંભાળે આમ વિશ્વસનીય અને ઉપયોગી માહિતીનો સહજ રીતે માર્ગ નીકળી આવે તેથી હંમેશાં એક સ્વદેશી હોવાથી કોઈ ખાસ સમુદાય જૂથના વર્તણૂકીય પાસા વિશેની માહિતી હોઈ કે કોઈ માઇક્રોલેવલ સેગમેન્ટની માહિતી હોય ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બને છે તેથી અહીં ઘણીવાર કોન્ટ્રાકટર જોડે પરંપરાગત અપ્રોચથી approach અભિગમ પૂરું કરવામાં આવે છે આથી મોટાભાગે આર્થિક કટોકટી જેવી સ્થિતિમાં આ કોન્ટ્રાકટરો તૈયાર જ હોય છે અને આમ મોટાભાગે હાઉસિંગ ડિલિવરીની કોન્ટ્રાકટર સંચાલિત પરંપરાગત અપ્રોચની પ્રક્રિયામાં બગાડ થાય છે આમ જોઈએ તો દેખીતી રીતે તેઓને રોજગારીની તક હોવાથી તેઓ પોતાનો નફો મેળવતા હોય છે અને આ માધ્યમથી તેના પેટાજૂથોને પણ લાભ થતો હોય છે આમ પરંપરાગત અપ્રોચ approach અભિગમ આ રીતે કાર્ય કરે છે પરંતુ તેની સમસ્યા જુદી જુદી છે અને હકીકતમાં ગોન્ઝાલો લિઝરાલ્ડે કેસિડી જોહ્ન્સન Cassidy Johnson અને કોલિન એ ખરેખર કટોકટીથી ટકાઉપણું સુધીની આપત્તિઓ પછી પુનર્નિર્માણ પર કામ કર્યું છે જ્યાં તેઓએ કોન્સનટ્રેટેડ concentrate કેન્દ્રિત નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે વાત કરી છે હવે મેં તમને જેમ પહેલા કહ્યું હતું તેમ આપણે એક અથવા અમુક સંસ્થાઓ પાસેથી પરંપરાગત રીતે વિવિધ પ્રકારની માહિતીનો જથ્થો એકત્રિત કરવો પડશે આમ તેઓ બજેટ કાર્ય પૂરું કરવાનો સમય અને પોલિટિકલ દબાણ જેવા અનેક પડકારોનો સામનો કરીને એક અનોખા હાઉસિંગ મોડેલ વિકસવાનું કાર્ય કરે છે અને છેવટે તેઓ સાઇટ અને કમ્યૂનિટીના સંદર્ભને ધ્યાનમાં લીધા વગર જ પરીક્ષણ મોડેલ અથવા બીજા કોઈ મોડેલની નકલ કરીને સમાન અસંગત વિકાસની પ્રક્રિયા સાથે કાર્ય સમાપ્ત કરે છે હકીકતમાં જો તમારે આ પ્રકારના વિકાસની પ્રક્રિયા કરવી હોય તો મોટી જગ્યાએ જમીન પ્રાપ્ત કરવી પડે કારણ કે જો તમે મોટા પ્રમાણમાં હાઉસિંગ પ્રોજેક્ટ housing project આવાસ યોજના તૈયાર કરવા માંગતા હોય તો તે માટે પૂરતી જમીન જોઈએ અને ફક્ત આટલાથી જ કામ નથી થતું તમારે નોકરીઓ સેવાઓ અન્ય માળખાકીય બાંધકામ સુવિધાઓ તથા ટ્રાન્સપોર્ટટેશન transportation પરિવહન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવી પડે આ માટે કદાચ તમને સસ્તી જમીન શહેરની બહાર મળે અને ત્યાં તમારે રીકંસ્ટ્રકશનની reconstruction પુનનિર્માણ બધી પ્રવૃતિઓ કરી શકો અને લોકોની નોકરીઓનું શું કોઈ સર્વિસ સેક્ટર service sector સેવા ક્ષેત્ર કે ટ્રાન્સપોર્ટટેશનની transportation પરિવહન સુવિધા ન હોય તો લોકો મુસાફરી કેવી રીતે કરશે જો તમે જ તે સ્થાને ઇન્ફોર્મલ સેક્ટર informal sector અનૌપચારિક ક્ષેત્ર જોડે વ્યવહાર કરી રહ્યા હોય તો તમે કેવી રીતે લોકોને આ સુવિધા પૂરી પાડશો તેથી જમીન શોધવી એ એક મહત્વપૂર્ણ પડકાર બની જાય છે જ્યારે તમે હાઉસિંગ પ્રોજેક્ટ housing project આવાસ યોજના વિકસાવવાની વાત કરી રહ્યા હોય આથી તેઓને એક ટીમ team ટુકડી અથવા કોઈ ઓર્ગેનાઇઝેશનની organization સંસ્થા જરૂર પડશે જે આખી જવાબદારી લઈ શકે આર્થિક રોકાણ મેનેજમેન્ટ ઓપ્શનસ management options સંચાલનના વિકલ્પો જમીનના ભાવો કોમ્પ્લેક્સ કલ્ચર ડિઝાયર complex cultural desiresજટિલ સાંસ્કૃતિક ઇચ્છાઓ અનએક્સપેકટેડ સોશિયલ એટીટ્યૂડ unexpected social attitudes અનપેક્ષિત સામાજિક વલણ કોનટ્રોવર્સિયલ ટ્રેડિશનલ વેલ્યુ controversial traditional values વિવાદાસ્પદ પરંપરાગત મૂલ્યો દિન પ્રતિદિન વર્તણૂક રાજકીય મર્યાદાઓ એડમિનિસ્ટ્રેટિવ નિડસ administrative needs વહીવટી આવશ્યકતાઓ લોજિસ્ટિકલ કન્સીડરેશન logistical considerations તર્કરીતે વિચારણાઓ અને ફૂઝી લીગલ પ્રોસિઝર fuzzy legal procedures અસ્પષ્ટ કાનૂની કાર્યવાહી વિશેની માહિતી જેવી મોટી માત્રાની માહિતીનું મૂલ્યાંકન અને સંતુલન તથા તે માહિતી મેળવવી અને ઇન્ટરપ્રીટ કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે ઇન્ટર રીલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ Inter related infrastructure costs આંતર સંબંધિત બાંધકામ ખર્ચ રિસાયક્લિંગ નીડ્સ recycling needs રિસાયક્લિંગ આવશ્યકતાઓ મેન્ટેનન્સ કોસ્ટ maintenance cost જાળવણી ખર્ચ એન્વાયરોંમેંટલ કન્સિડરેશનઓ environmental considerations પર્યાવરણીય વિચારણા અને પોલિટિકલ પ્રેશર political pressures રાજકીય દબાણ તો ખરું જ આમ આ વિવિધ પ્રકારની મુંજવણભરી માહિતી સાથે એક ટીમે team ટુકડી આગળ વધવું એ એક સૌથી મોટો પડકાર બની જાય છે આમ આ પ્રક્રિયામાં મૂંઝવણભરી માહિતી હોવા છતાં આ પ્રોજેક્ટને project યોજના આગળ તો વધારવો જ પડશે તેથી તેઓ એક જ પ્રકારનો કોન્ટ્રાકટર contractor ઠેકેદાર ચલાવે છે અથવા તો યુનિફોર્મ uniform એકસમાન અને સ્ટાન્ડર્ડાઇજ્ડ મોડેલ standardized models પ્રમાણિત મોડેલો જેવું બનાવીને પ્રોજેક્ટ project યોજના સમાપ્ત કરે છે આમ પ્રતિબંધિત સંખ્યામાં બિલ્ડરો builder બાંધનાર વ્યાવસાયિકો અને સલાહકારોએ કરેલા રોકાણોથી તેઓ લાભ મેળવે છે જે કરાર પ્રક્રિયા સમાન હોવાથી તે એક સમસ્યા છે તથા તેની સાથે ફોર્મલ બિલ્ડર formal builder ઔપચારિક બાંધનાર વિરુદ્ધ ઇન્ફોર્મલ સેક્ટર informal sector અનૌપચારિક ક્ષેત્ર ઇન્ફોર્મલ કોમમુનિટીસ informal communities અનૌપચારિક સમુદાયો તો ખરાં જ અને ઇન્ફોર્મલ કોમમુનિટીસ informal communities અનૌપચારિક સમુદાયો તેમની પાસે ઘણી ડિવર્સ diverse વૈવિધ્યસભર આજીવિકા છે ભારતીય સંદર્ભમાં કહીએ તો કેટલાક એવા લોકો કે જેઓ ખાણની ગુફાઓમાં કામ કરે છે કેટલાક એવા લોકો કે જેઓ બીજાના ઘરનું ઘરકામ કરે છે કેટલાક એવા લોકો છે કે જેઓ નાના ખેડુત તરીકે કામ કરે છે કેટલાક એવા લોકો છે જે કચરો એકત્રિત કરવાનું કામ કરે છે તેથી અહીં વિવિધ ઇન્ફોર્મલ સેક્ટર informal sector અનૌપચારિક ક્ષેત્ર છે જે એક ખૂબ જ જટિલ ફીનોમેનન phenomenon ઘટના છે અને આમાં તમારે એ પણ સમજવું પડશે કે નાના સંસ્થાઓ કે જેને માન્યતા ન મળી હોય જેની પાસે ઇન્ફોર્મલ informal અનૌપચારિક કંપનીઓ હોય છે જેને આપણે તેને નાના અને મધ્યમ ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ જેને પ્રોફેશનલ ઍસોસિયેશન professional associations વ્યાવસાયિક સંગઠનો દ્વારા કાનૂની માન્યતા મળે અથવા નહીં તેઓ આ ઇન્ફોર્મલ સેક્ટરને informal sector અનૌપચારિક ક્ષેત્ર સંચાલિત કરવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે 1999માં કોલમ્બિયામાં 6 2 રિક્ટર સ્કેલનો એક મોટો ભૂકંપ આવ્યો હતો અને તમે ઉપરનો ફોટો જોવો છો એ આર્મેનિયામાં થયેલા વિનાશનું દ્રશ્ય છે તેનાથી શહેરી અને ગ્રામીણ એમ બંને સેટઅપ્સને setups સુયોજન અસર થઈ છે અને આજે આપણે ગ્રામીણ સેટઅપ્સ setups સુયોજન વિશે વધુ વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને કૃષિ સહકારી મંડળના વિશેષ સહકારી મંડળ સાથે જે કોફી ઉગાડનારા છે અત્યારે કોલમ્બિયા તેની કોફી ઉગાડવા માટે જાણીતું છે તે એક કોફી કલ્ચર culture સંસ્કૃતિ છે કોલમ્બિયાનો આ પૈસા નામનો રિજિયન region પ્રદેશ જે તેની રીચ rich રસાળ કોફી ઉત્પાદનો માટે જાણીતો છે અને આ રિજિયનમાં region પ્રદેશ લગભગ 4 જેટલા વિભાગો છે જે તેની કોફી ઉગાડતી સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે અને તેઓ પણ ભૂકંપથી ગ્રસ્ત છે અને ગ્રામીણ કોમ્યુનિટીસ communities સમુદાયો પણ અસરગ્રસ્ત થયા જેમાં લગભગ 800 જેટલા મૃત્યુ પામ્યા અને 1856 ગ્રામીણ મકાનો અને ઘણા વધુ શહેરી એકમો પણ નાશ પામ્યા આથી તેઓને ઉત્પાદક ક્ષેત્રે પણ પ્રાદેશિક જીડીપીના અંદાજિત ૪ ૨ જેટલું નુકસાન થયું છે કારણ કે કોફીએ કોલંબિયાનો એક અગ્રણી ઉદ્યોગ છે જેના રીલેટેડ related સંલગ્ન ૧૦૦૦ જેટલા તો નાના ઉદ્યોગો આવેલા છે આમ જો કોલંબિયાને સમજવું હોય તો તેને ઇંડસ્ટ્રિયલ ઈનપુટ industrial input ઔદ્યોગિક નિવેશ વેરહાઉસ warehouse વખાર અથવા સ્ટોરેજ storage સંગ્રહ વ્યવસ્થા જેવા વિભાગમાં ફિલ્ટર filter તારવું કરી શકીએ જેમાંથી પણ અમુકનો સંપૂર્ણ તો અમુકનો આંશિક નાશ થઈ ચૂક્યો છે આપણી થીયરી ઓફ વુલનેરબીલીટીમાં theories of vulnerability નબળાઈના સિદ્ધાંતો થયેલ ચર્ચાથી એક્સટેનસીવ લિટરેચરની extensive literature વ્યાપક સાહિત્ય નોંધ પ્રમાણે ખાસ કરીને રૂરલ કોમ્યુનિટીસને rural communities ગ્રામીણ સમુદાયો સંપતિ અને જમીનની વહેંચણી અસમાન રીતે છે ત્યાં શેહરી અગલોમરેશન agglomeration એકત્રીકરણ અને અહીં ગ્રામીણ પોવર્ટી poverty ગરીબી છે ત્યાં ઇન્ફોર્મલ સેટલમેન્ટસમાં informal settlements અનૌપચારિક વસાહતો પણ ઘટાડો થયો છે જેણે શહેરી સેટઅપની setup સ્થાપના અસુરક્ષિત જમીનો પર કબજો કર્યો હતો ગ્રામીણ ગરીબી પ્રત્યેની સામાજિક અને રાજકીય બેપરવાઈના કારણે ઘરવિહોણા ગ્રામીણ રહેવાસીઓ ભાગ્યે જ બેન્કિંગ સેવાઓ અને આરોગ્ય સંભાળ સુધી પહોંચે છે આમ જે ક્ષણે તમે બેંકિંગ સેવાઓ એક્સેસ કરી શકતા નથી જે પોતે જ તમને જણાવે છે ગરીબીના સંકેતનું સ્તર શું છે તે દર્શાવે છે આરોગ્ય સંભાળ જે એક મૂળભૂત પાસો હોવા છતાં પણ ઘણી વખત ગ્રામીણ સેટઅપને setup સુયોજન આરોગ્ય સંભાળ તેમજ બેન્કિંગના નાણાકીય સાધનોને એક્સેસ access પ્રવેશ કરવા આપતા નથી અને ભૂકંપમાં હાલના સામાજિક ફેક્ટર્સ factors પરિબળો આ શારીરિક વલનેરબીલીટીસઓ vulnerabilities નબળાઈ સાથે ભળી ગયા ઘરોની યોગ્ય જાળવણીના અભાવે સ્ટીપ હિલ steep hills આકરા ઢાળવાળી ટેકરીઓ અને અસ્થિર જમીન પર અનકંટ્રોલડ ઇન્ફોર્મલ uncontrolled informal અનિયંત્રિત અનૌપચારિક બાંધકામ તથા છતની જાળવણીના અભાવના પરિણામે કલે ટાઇલ્સ clay tiles માટીની લાદી જેવી ભારે સામગ્રીનું પતન થયું જેનો વ્યાપક રૂપે વેરનાક્યુલર હાઉસિંગ vernacular housing સ્થાનિક ઉપયોગ કરવામાં આવે છે અને આ અસરગ્રસ્ત બાંધકામો મોટાભાગે 1984 માં બનાવવામાં આવ્યા હતા જ્યારે બિલ્ડિંગ building ઈમારત કોડ્સે વ્યાપક સેસ્મીક રેસિસ્ટંટના સ્ટાન્ડર્ડસ seismic resistant standards ભૂકંપ પ્રતિરોધક ધોરણો હજુ રજૂ કર્યા જ હતા કુલ 48 ગ્રામીણ શાળાઓ ધરાશાયી થઈ અને 86 શૈક્ષણિક સુવિધાઓ ખરાબ રીતે અફેક્ટ affect અસરગ્રસ્ત થઈ તેથી કોફી ઉત્પાદકોનો મોટો સમાજ જે એક કોફી ઉત્પાદકોનું ફેડરેશન federationસંઘ છે જેને હવે કોફી ઉત્પાદકોની સંસ્થા કહેવામાં આવે છે આથી તેઓએ ગવર્નમેન્ટ સપોર્ટના government support સરકારનું સમર્થન આધારે FOREC ફંડની રચના કરી અને તેઓએ લગભગ ૭૨૦ મિલિયન જેટલું ફંડ fund ભંડોળફાળો એકઠું કર્યું અને આ FOREC કાઉન્સિલના council મંડળી અધ્યક્ષ તેમણે એક ચોક્કસ સંસ્થાકીય મોડેલ અપનાવ્યું જેનું ઉદ્દેશ્ય એ છે કે મધ્યવર્તી અધિકારીઓને દૂર કરવું કારણ કે તેઓનામાં ભ્રષ્ટાચાર જેવી એક મહત્વપૂર્ણ અગ્રતા છે જેથી જ્યારે તમે મધ્યવર્તી કચેરીઓને દૂર કરી રહ્યા હો ત્યારે તમે આખી કાર્યવાહીને જ દૂર કરી રહ્યા છો તથા ટ્રાન્સપરન્સીના transparency પારદર્શિતા નિર્ણયોની ખાતરી રેનફોર્સ ડેમોક્રેટિક સિસ્ટમસ reinforce democratic systems લોકશાહી પદ્ધતિઓ અને સોશિયલ ઓર્ગનાઇઝેશનને social organization સામાજિક સંગઠન મજબૂત બનાવવી વિગેરે આ લોકશાહી અભિગમમાં આપણે આપણું સોશિયલ સેટઅપ democratic approach સામાજિક સુયોજન કેવી રીતે બનાવી શકીએ ઇમ્પ્રુવિઝેશન improvisation પૂર્વતૈયારી વિના કરેલું અટકાવી શકીએ અને શાંતિપૂર્ણ સામાજિક ભાગીદારી માટેની તકો એકત્રીત કરી શકીએ તેની જાણ હોવી જોઈએ અને તેઓએ આ પ્રકારની પ્રક્રિયાને પહોંચી વળવા માટે મ્યુન્સીપાલિટીના municipality નગરપાલિકા દરેક માટે a ડીસેન્ટ્રલાઇઝ્ડ અપ્રોચ decentralized approach વિકેન્દ્રિય અભિગમ અપનાવ્યો આથી ઘણાં NGO આ પુનર્નિર્માણની પ્રવૃત્તિને ટેકો આપવા આગળ આવ્યા અને ઓછામાં ઓછું એક ખાસ કાર્ય દરેક NGOને આપ્યું અને ત્યારબાદ દરેક NGOને મ્યુન્સીપાલિટીનો municipality નગરપાલિકા ચાર્જ charge હવાલો સોંપવામાં આવ્યો ઉદાહરણ તરીકે એક NGO ફેનાવિપ 'Fenavip' કે જેને કેલાર્કા અને કમારા જુનિયરની નગરપાલિકા સોંપવામાં આવી મ્યુનિસિપાલિટી ઓફ ફિનલેન્ડિયા municipality of Finlandia ફિનલેન્ડિયાની નગરપાલિકા અને 'એન્ટિઓક્વિઆ પ્રેઝેન્ટ' મ્યુનિસિપાલિટી ઓફ લા ટેબાઇડા municipality of La Tebaida લા ટેબાઇડાની નગરપાલિકા અને ઘણા બધા જ્યારે પરેરા અને આર્મેનિયા જેવા મોટા શહેરોમાં દરેક NGOને તેના ક્ષેત્રના કદને આધારે ચોક્કસ વિસ્તાર માટે જવાબદાર હતી જે લગભગ બરો boroughનગરપાલિકા ધરાવતું શહેર અથવા મોટા પડોશીની સમકક્ષ હતું અને સૌથી મોટી ચિંતા ખાલી જગ્યાઓ અને જાહેર જગ્યાઓ પર કરેલ ગેરકાયદેસર વ્યવસાયની હતી કારણ કે તે જગ્યાઓ તેઓના કન્સિડરેશનમાં considerations વિચારણાઓ ન હતી જે FORECની ગંભીર ચિંતાનું કેન્દ્ર બન્યું પ્રારંભિક પ્રક્રિયામાં કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવાએ FORECની જવાબદારીઓ હેઠળના ભાગ ન હતા પરંતુ તે પછી લોકોએ ગમે તે સંસાધનોથી તેમના અસ્થાયી એકમો બનાવવાનું શરૂ કરી દીધું છે આથી કામચલાઉ આશ્રયસ્થાનો અને નવા કામચલાઉ એકમો બનાવવા માટે તેમની પાસે જમીનો ઉપલબ્ધ નથી 6000 થી વધુ અસ્થાયી એકમોના સંચાલનની જાહેર રીતે માલિકી બોગોટાની રાષ્ટ્રીય યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી આમ આ કોફી ગ્રોવર ઓર્ગેનાયઝેસનનું coffee growers organizations કોફી ઉગાડનારા સંગઠનો ખરેખર મુખ્ય લક્ષ્ય સ્થાનિક કોફી ઉદ્યોગના વિકાસની તરફેણમાં છે જે કાર્યક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતામાં સુધારો કરે છે અને તેની સાથે જ કોફી ગ્રોવરના coffee growersકોફી ઉગાડનારા કુટુંબનનું ડેવલોપમેન્ટ development અભિન્ન વિકાસ કારણ કે કોફી ગ્રોવર અસોશિએશન coffee growers association કોફી ઉત્પાદક મંડળ એ કો ઑ પરેટિવ સોસાયટી cooperative society સહકારી સમાજ છે તેઓએ ખેડૂતના જીવનનિર્વાહ તેમની સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ્સ અને તેમના સહકારી સમાજ તરીકેના અનુભવના આધારે CGOનું ધ્યાન કેન્દ્રિત કર્યું જે ખરેખર ખેડૂત સમુદાયોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ છે તે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલ ઇનફ્રાસ્ટ્રક્ચર infrastructure માળખાકીય બાંધકામ સુવિધાઓ એડ્મિનિસ્ટ્રેટિવ administrative વહીવટી અને ફાઇનાન્સિયલ કેપેસિટીની financial capacity આર્થિક ક્ષમતા સાથે ઓર્ગનેજેશનલ ઇનફ્રાસ્ટ્રક્ચર organizational infrastructure સંસ્થાકીય માળખાગત સુવિધાઓના કારણે સમુદાયમાં સમર્થન અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી રહ્યું છે અને પોતાના સંસાધનોની ઉપલબ્ધતા તથા સ્વતંત્ર નિર્ણય લેવા જેવી ક્ષમતા વિશે સ્થાનિકો વાત કરે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પર વ્યાપારી અને રાજકીય સંપર્કો તેથી મૂળભૂત રીતે રૂરલ સેટઅપને rural set up ગ્રામીણ સુયોજન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેટઅપ્સ set ups સુયોજન સાથે વધુ કેવી રીતે જોડવા તેને લગતું છે અને આખું માળખું ઘડવામાં આવ્યું છે જ્યાં કોફી ઉત્પાદકો પાસે તેઓ કૌટુંબિક તથા પારિવારિક વ્યવસાયોના ઘટકો ધરાવે છે જે કોફી ઉત્પાદકો લોકલ કોમ્યુનિટીસો local communities સ્થાનિક સમુદાય સાથે જોડાયેલા છે તેથી કૌટુંબિક વ્યવસાયોના દરેક ગ્રૂપમાં group જૂથ એક વિશિષ્ટ લોકલ કોમ્યુનિટીસો local communities સ્થાનિક સમુદાય રચાય છે અને પછી તેઓ રિજનલ કોમ્યુનિટીસમાં regional communities પ્રાદેશિક સમુદાય ફાળો આપે છે ભારતમાં પણ આપણી પાસે સાઉથ ઈન્ડિયન ફિશરમેન ફેડરેશન છે જે કેરળમાં આવેલું છે તેથી જો દરેક કોમ્યુનિટી community સમુદાય વિશે વાત કરીએ તો દરેકને તેનો પોતાનો સેટઅપ setup સ્થાપના હોય છે અને આ નાના સેટઅપ્સ એક સ્થાનિક કોમ્યુનિટીને community સમુદાય ફાળો આપે છે લોકલ કોમ્યુનિટી local community સ્થાનિક સમુદાય એક રિજનલ કોમ્યુનિટીને regional community પ્રાદેશિક સમુદાય યોગદાન આપે છે અને પછી ફેડરેશન federation સંઘ સાથે જોડે છે અને કોફી ઉત્પાદક ફેડરેશનના CEO આ પ્રક્રિયાને તપાસે છે અને આ સમિતિમાં એક્સિક્યુટિવ કમિટી executive committeeવહીવટી સમિતિ ગ્રોવર્સ growers ઉગાડનારાઓ નેશનલ લેવલ કમિટી national level committeeરાષ્ટ્રીય સ્તરની સમિતિ અને નેશનલ કોફી ગ્રોવર્સ કોંગ્રેસ national coffee growers congressરાષ્ટ્રીય કોફી ઉત્પાદકોની મહાસભા પણ હોય છે આ રીતે આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ સેટઅપનું decentralized setup વિકેન્દ્રિય સેટઅપ માળખું જોવા માટે અસમર્થ છીએ તથા ત્યાં બે તબક્કાઓ કટોકટી માટે અને સાથે સાથે કાયમી તબક્કાઓ પણ આવેલા હોય છે અહીં કટોકટીના તબક્કામાં આપણે CGOની ભૂમિકા શું છે તે વિશે વાત કરીશું તે ખરેખર ફંડ મેનેજર તરીકે કામ કરે છે એક્સટર્નલ એડ external aid બાહ્ય સહાય કેવી રીતે વિતરિત કરવી ઉદ્યોગને ફરીથી સક્રિય કરવા અને ઋતુ મુજબ લણણીના સંગ્રહ માટેની હાલતને ફરીથી સ્થાપિત કરવાની અને મુખ્ય શહેરી વિસ્તારોમાંથી સ્થળાંતર અટકાવવું તેઓએ તંબુ અને કેટલાક ખાદ્યપદાર્થો રાશન પૂરું પાડવું જેવી બધી પ્રવૃત્તિઓ આ કટોકટીના તબક્કા દરમિયાન પ્રદાન કરી છે તથા કાયમી પુનર્નિર્માણમાં સખત અને નરમ આવશ્યકતાઓ પણ છે કઠિન જરૂરિયાતોની વાત કરીએ તો તેમાં ઘરનું તથા કોફી ઉદ્યોગને લગતી ઇનફ્રાસ્ટ્રક્ચર infrastructure માળખાગત સુવિધાઓનું રીકન્સ્ટ્રક્શન reconstructionપુનનિર્માણ જનરલ ઇનફ્રાસ્ટ્રક્ચર general infrastructure સામાન્ય માળખાગત સુવિધાઓ કમ્યૂનિટી સર્વિસ community services સમુદાય સેવાઓ અને એજ્યુકેશન ટેકનિકલ educational technical શૈક્ષણિક તકનીકી સંબંધિત ભંડોળનો સમાવેશ થાય અને જ્યારે નરમ આવશ્યકતાઓમાં સમુદાય સંસ્થાની ભાગીદારી કેવી રીતે બનાવવી શિક્ષણ નિર્ણય ક્ષમતા માહિતી ચેનલિંગ રોજગારીની તકો ઈકોનોમિક રીઍક્ટિવ economic reactive આર્થિક પ્રતિક્રિયાશીલ વિગેરેનો સમાવેશ થાય છે આમ તેઓ હાર્ડ ઇનફ્રાસ્ટ્રક્ચરની hard infrastructures સખત માળખાં સાથે સાથે જ સોફ્ટ નીડ્સની soft needs નરમ જરૂરિયાતો જરૂરિયાત પર પણ પૂરતું ધ્યાન આપે છે આમ જ્યારે તેઓએ અર્લી સ્ટેજની early stage પ્રારંભિક સમય ગણતરી કરી ઍસેસમેન્ટ assessment મૂલ્યાંકન કર્યું તો તારણ આવ્યું કે 66488 જેટલા મકાનોનું પુનનિર્માણ અથવા સમારકામ તથા CGOમાં નોંધાયેલા 2972 જેટલા કોફી ઉદ્યોગના ઇનફ્રાસ્ટ્રક્ચરને infrastructures માળખા રીપેર repair સમારકામ કરવાની જરૂર છે તથા જો તમે કોઈ સહકારી મંડળીના સેટઅપ setups સ્થાપના પર નજર કરો તો તેમનું ફોકસ focus ધ્યાન કેન્દ્રિત ખાસ કૃષિક્ષેત્ર પર છે તેઓ કૃષિ સુયોજનો સાથે તકનીકીતા ધરાવતા હતા પરંતુ તેમની પાસે પૂરતા આર્કિટેક્ટ અથવા બિલ્ડરો અથવા સિવિલ ઇજનેરો ન હતા કે જેમને હાઉસિંગનો housingઆવાસન અનુભવ હોય આ એક મહત્વપૂર્ણ પાસું હોવાથી તેમણે તેમાં ધ્યાન આપ્યું હતું અને તે પછી આ મૂલ્યાંકનોને અનુસરીને એક ફંડ બનાવવામાં આવ્યું જેને ફોરેકાફે ફંડ કહેવામાં આવે છે ફોન્ડો પેરા લા રિકન્સ્ટ્રક્શન ડેલ એરિયા ગ્રામીણ કાફેટેરાની a Fondo para la reconstruction del area rural cafeteria ગ્રામીણ કોફી વિસ્તારના પુનર્નિર્માણ માટે એક ભંડોળ રચના CGOએ કરેલ બચતથી કરવામાં આવી હતી ફોરેકમાંથી સંસાધનો સ્થાનાંતરીત કર્યા અને જે ખાનગી દાન કરવામાં આવ્યું હતું તેનાથી સ્ટારબક્સ કોફી રેડ ક્રોસ ECHO અને તેના જેવી અન્ય ઘણી કોફી એજન્સીઓ બનાવવામાં આવી હવે આ ફંડની fund ભંડોળ પ્રક્રિયાના 3 તબક્કાઓ હતા જેનો પ્રથમ તબક્કો FORECAFE 1 છે જેમાં હાઉસિંગ જરૂરિયાતો કોફી ઉદ્યોગ માટેના પ્રોડક્ટિવ ઇનફ્રાસ્ટ્રક્ચર productive infrastructure ઉત્પાદક માળખા પબ્લિક સર્વિસ public services જાહેર સેવાઓ અને સહાય અને સામાજિક વિકાસ જેવા કાર્યક્રમો પૂરા કર્યા છે ત્યારબાદ જ્યારે પાછળથી બીજા કેટલાક વધુ ભંડોળ ઉમેરવામાં આવ્યા ત્યારે તેમાંથી તેને રહેણાંકના પુનર્નિર્માણ અને સ્થળાંતર માટેનું કાર્ય નિયુક્ત કરવામાં આવ્યું હતું અને ફોરેકફેના છેલ્લા અને ત્રીજા તબક્કામાં તેઓએ શાળાઓ રસ્તાઓ અને આરોગ્ય સંભાળ કેન્દ્રોના નિર્માણ માટેનું કાર્ય નિયુક્ત કર્યું જેમાં પબ્લિક ઇનફ્રાસ્ટ્રક્ચર public infrastructure જાહેર માળખાકીય બાંધકામ સુવિધાઓ પોલીસ મથકો ચર્ચો અને સામાજિક પ્રવૃત્તિ કેન્દ્રો જેવા ધાર્મિક માળખાકીય બાંધકામ સુવિધાઓ અને આમ ફોરેકફે 1 2 અને 3 સાથે મળીને કુલ 66 કરોડ રૂપિયાનું કાર્ય થયું હતું અને સૌપ્રથમ તેઓ પોતાના ઇચ્છતા બાંધકામ વિશે નિર્ણયો લે છે આમ આ રીતના સમજીને ડિસેન્ટ્રલાઈજેશન પ્રોસેસનો decentralization process વિકેન્દ્રીકરણ પ્રક્રિયા અમલ કરવામાં આવ્યો હવે મોટાભાગના કેસોમાં ખેડૂત કમ્યૂનિટી community સમુદાય હતા અને તેમાંના મોટાભાગના વ્યક્તિગત કૃષિ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાથી મોટાભાગના પરિવારો પાસે જમીન હતી જેથી ઓછામાં ઓછી તેમની પાસે પોતાના જમીનના ટુકડા પર બાંધવાની ક્ષમતા હોય તથા તોએ પોતાની રીતે બાંધકામ કરવા પણ નીચેના કારણો અનુસાર સક્ષમ હતા એક તો ખેડુતો બાંધકામમાં કુશળતા અને જ્ઞાન ધરાવતા હત તથા તેમના એક્સટેન્ડેડ extended વિસ્તૃત પરિવારો ઘણા લોકોને નિવાસસ્થાન પર કામ કરવાની મંજૂરી આપે છે અને મેં તમને પહેલા કહ્યું હતું તે પ્રમાણે તેઓ એક કૌટુંબિક વ્યવસાય ધરાવે છે જે વિનાશના થયાં પછીના તેમના પાકની નિયમિત મોસમ લગભગ 5 મહિના પછીની હતી તેથી અન્ય પ્રવૃત્તિઓ માટે ખાલી સમય હતો તથા તેઓ ઇન્ડીવિજયુઅલી individually વ્યક્તિગત રૂપે કામ કરે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે જે તેમને પોતાના સમયનું સંચાલન કરવાની સ્વતંત્રતા આપે છે પરંતુ જો તમે તામિલનાડુના ફિશિંગ સેક્ટર સાથે સરખામણી કરો તો તે બંને તદ્દન અલગ છે ત્યાં વાંસ સહિતના બાંધકામ જેવી સામગ્રી તે પ્રદેશમાં સ્થાનિક રૂપે ઉપલબ્ધ હતી તથા ઓછામાં ઓછું જો કેટલાક લોકો વૃદ્ધ હોય અથવા તો જે પોતાની રીતે બાંધકામ કરવામાં અસમર્થ હોય તેઓને પણ મજૂર સરળતાથી મળી રહેતા અને તેઓ પરવડે તેવા પણ હતા અને ગ્રામીણ સમુદાયોમાં પણ પરસ્પર સહકારની લાગણી હતી તેઓ શહેરી સેટઅપથી વિપરીત હોય છે અહીં ગ્રામીણ સમુદાય એક બીજાને સહકાર આપે છે આમ FORECAFE 1 અને 2ના હાઉસિંગના રીકન્સ્ટ્રકશનની reconstruction પુનનિર્માણ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં સોસાયટીની ખરેખર તેમની હાઉસિંગ અને ઇકોનોમિકની જરૂરીયાતો અંગેની તેમની સમજણ બનાવી તેને એક કાગળ પર ડ્રાફ્ટ તૈયાર કર્યો અને તેમની આ જરૂરિયાતને પૂરી પાડવા લગભગ 17 જેટલા તકનીકી કુશળતા વાળા એંજીનિયરો અથવા સ્પેશિયાલિસ્ટ કાર્યરત કર્યા અને તેઓએ ઇકોલોજીકલ ecological પરિસ્થિતિવિષયક અને એન્વાયરમેન્ટીય environmental પર્યાવરણીય ધોરણો તથા હઝાર્ડ રેસિસ્ટંટ ક્વાલિટી hazard resistant quality જોખમ પ્રતિરોધક ગુણવત્તા સાથેના 2 બેડરૂમ કિચન અને 1 નાના ટોઇલેટ જેવા બાંધકામ કરીને સહાય કરી પરંતુ તેની ચુકવણી માટે માસિક બાંધકામ ચૂકવણીનું શું તેથી તેઓએ સબસિડી subsidy સહાયકી જેવાં ઘણા પ્રકારની પ્રક્રિયા કાર્યરત કરી દાખલા તરીકે તેમાંથી તમને થોડી લોન પણ મળી રહે તે પછી તમારે ફરીથી તમારે તમારા બાંધકામના 25 સમાપ્ત કરવાની જરૂર છે ત્યાર પછી પાછી પેમેન્ટ payment ચુકવણી મેળવવા આગળની કાર્યવાહીની જેમ જ અનુસરવાનું જેથી તમને તમારું પેમેન્ટ payment ચુકવણી મળતું રહે જેનાથી એકવાર અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય માળખાગત સુવિધા તકનીકી સહાય મળી શકે તેઓના ઉદ્યોગને ઇન્ફોર્મેશન અને ટેક્નિકલ અસિસ્ટન્સને information and the technical assistance માહિતી અને તકનીકી સહાય પ્રોજેક્ટ દ્વારા પ્રોત્સાહન આપ્યું આમ આ 3 વિકલ્પો દ્વારા તેમને થોડો ટેકો મળી રહ્યો જેમાં એક વ્યક્તિગત વિકલ્પ છે બીજો અન્ય NGO પ્રોગ્રામ દ્વારા બનાવમાં આવેલા ઘરો અને ત્રીજો કોફી ઉત્પાદક સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરેલા પ્રિફેબ્રિકેટેડ ગૃહોનો પ્રોગ્રામ તમે જે અહીં ફોટામાં જે જોઈ શકો છો તે સમારકામ કરાયેલા મકાનોનાં કેટલાક ઉદાહરણો છે કે જેઓ થોડીક લોન અને સબસિડી મેળવવામાં સમર્થ હતા અને તેઓએ પોતાના મકાનો પોતાની ઈચ્છા અનુસાર પોતાની જરૂરિયાતો પુનર્નિર્માણમાં કાર્ય કરવાની ક્ષમતા અને તેમના ઉપલબ્ધ સાધનોના ઉપયોગથી બનાવ્યા તે નાના ઉદ્યોગ માટે જરૂરી કસ્ટમાઇઝ્ડ સ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ કોફી બીન્સ પર પ્રક્રિયા કરવા માટે થાય છે અને ત્યાં પ્રિફેબ હાઉસિંગના વિવિધ ટોપોલોજીઓ પ્રદર્શિત કરવા કંપનીઓના પ્રસ્તાવો પણ આવે છે અને આમાં 50 પ્રસ્તાવોમાંથી 17 પ્રીફેબ કંપનીઓ નીચેના માપદંડોના આધારે પસંદ કરવામાં આવી હતીજેમાંથી એક સિસ્ટમની ગુણવત્તા કિંમત ઉત્પાદન ક્ષમતા સામાજિક સાંસ્કૃતિક અક્કેસ્સિબિલિટી accessibility સુલભતા તકનીકીની સ્વીકૃતિ અને મજૂરબળના ઉપયોગ માટે કાર્યક્ષેત્ર આમ ઉપરના માપદંડ અનુસાર તેઓને આ 17 કંપનીઓમાં લાયકાત મળી હવે તમે જે જોઈ શકો તે એક સારા ઘરનું ઉદાહરણ છે સીજીઓ દ્વારા પ્રિફેબ્રિકેટેડ મટિરિયલ્સથી બનેલ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કમ્યુનિટિજ communities સમુદાયો માટે વિકલ્પ આપવામાં આવ્યો જેમાંથી તેઓ સામગ્રી ખરીદવામાં થોડી પ્રેરણા લઈ શકે અને ચોક્કસ વિચારોને અનુસરી શકે અને ત્યાંના કેટલાક સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો ફેમિલી family પરિવારો બન્યા કારણ કે તેઓ તેમના ઘરના ભાગની તથા સર્વિસ કમ્પોનન્ટ service component સેવા ઘટક એવા સેપ્ટિક ટાંકીની પુનરચના કરી શક્યા અને આ 3 ફેજમાં phase તબક્કા જુદી જુદી પ્રક્રિયાઓ છે જે સબસિડી કેવી રીતે ટેકો આપી રહી છે તેના પર ચાલતી હતી જેમાંનો એક ઇમરજન્સી તબક્કો છે તેઓને આશરે 25000 ફૂડ રેશન આપ્યા 700 ટેન્ટ પૂરા પાડયા જે આ પ્રોજેક્ટના પરિણામો છે તથા ત્યાં કામચલાઉ આશ્રય માટે જરૂરી પ્લાસ્ટિકની ડિલિવરી અને ઇન્સ્ટોલેશન પણ કરાવ્યું તથા કાયમી તબક્કામાં લગભગ 9800 મકાનો ફરીથી બનાવવામાં આવ્યા જેમાં કોફી ઉત્પાદકો અથવા કોફી કામદારો માટે લગભગ 6648 અને અન્ય 4700 જેટલા સ્ટ્રક્ચર કોફી બીન ફિલ્ટરિંગની પ્રક્રિયાઓ માટે બનાવવામાં આવ્યા અથવા કોઈપણ અન્ય હેતુઓ જેવા ઓદ્યોગિક હેતુઓ અથવા પેકેજિંગ હેતુઓ તથા ગટર પાણી અને વીજળી જેવા 2131 વ્યક્તિગત પ્રોજેક્ટ્સના ઇનફ્રાસ્ટ્રક્ચરને પણ આ બધાની સાથે સમાવિષ્ટ કરવામાં આવ્યા અને FORECAFE 3ના બજેટમાં તેઓએ પ્રિફેબ અને મોડ્યુલર ભાગોનો ઉપયોગ કરીને બનાવેલ શાળાઓ અને પોલીસ સ્ટેશન ચર્ચ જેવા આવશ્યક જાહેર માળખા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ સિવાય લગભગ 10000 જેટલા સીધા સોફ્ટ આઉટપુટ પણ છે અને જેમણે પ્રદર્શનમાં ભાગ લીધો છે અને સહયોગ કર્યો છે એવા રહેવાસીઓ અને બાંધકામ કંપનીઓ માટે માહિતી અને શિક્ષણની પરોક્ષ નોકરીઓ બનાવવામાં આવી આમ આ બધા પ્રોજેક્ટના પરિણામોનો એક ભાગ રહ્યા છે તેઓએ ફક્ત જવાબદારી અને જોખમો વહેંચ્યા નિવાસીઓ કે જેમાં બાંધકામ કુશળતા હતી તેઓએ પોતાની રીતે જ બાંધકામ શરૂ કરી દીધા હતા ઉદાહરણ તરીકે જે લોકો ખેડૂત છે તેઓ પુનર્નિર્માણ પ્રક્રિયામાં ભાગ લેવા આવી શકે છે અને લઈ શક્યા હતા પરંતુ જે લોકો વૃદ્ધ છે તેઓએ કેટલાક મજૂર રાખી પુનનિર્માણ કર્યું તથા રહેવાસીઓએ પુનનિર્માણમાં તેમના જૂના મકાનોમાંથી રિસાયકલ સામગ્રી જેમ કે તેઓ દરવાજા અને બારીઓ doors windows જેવા સંશાધનોનો ઉપયોગ કર્યો અને જે સામગ્રીઓ ફરીથી ઉપયોગમાં લેવામાં આવી હતી તેનો ખર્ચ ઘટાડી દીધો અને ફરીથી પાછું તે જ ફેબ્રિક મેળવી શક્યા અને જ્યારે એન્જિનિયરો તેમની તમામ દરખાસ્તોનું વ્યક્તિગત જરૂરિયાતો રુચિઓ અને પ્રાયોરિટીઝના priorities અગ્રતા આધારે મૂલ્યાંકન કરી રહ્યા હતા ત્યારે તમામ બાંધકામો સેસ્મીકલી સાઉન્ડ seismically sound ધરતીકંપથી યોગ્ય લાગતાં હતા તથા વધારાની સ્રોતો સાથે સબસિડી મેળવવાની સ્વતંત્રતાએ લાભાર્થીઓને મહત્વનું યોગદાન આપ્યું હતું અને સંસાધનોની મર્યાદાઓ વિશે કોનસિયસ conscious સભાન હોવાને કારણે રહેવાસીઓએ તેમના પ્રોજેક્ટ્સને ફ્લેક્સિબલ સ્પેસ અને વિવિધ ઉપયોગોને ઑપ્ટિમાઇઝ કરે છે અને પરિણામે રહેવાસીઓએ એક પણ તકનીકી અથવા હાઉસિંગ મોડેલને ધ્યાનમાં ન લીધું હોવાથી ત્યાંની વિવિધતા આગળ ઊભરી આવે છે જો કે કોઈપણ પ્રોજેક્ટ માટે હંમેશાં કેટલીક મંદી હોય છે આ સેગમેન્ટના આ સમગ્ર પ્રોજેક્ટમાં કોફી ઉત્પાદકોના સંગઠનો કે જેના પર હું કામ કરી રહ્યો છું તેમાં ઇન્ફોર્મલ informal અનૌપચારિક રહેવાસીઓનું કવરેજ coverage વ્યાપિત છે કારણ કે કોલમ્બિયામાં ઇન્ફોર્મલ સેક્ટર informal sector અનૌપચારિક ક્ષેત્ર એ એક ખૂબ નોંધપાત્ર પાસું છે જેના કારણે કોલમ્બિયામાં સંબોધિત અને કેન્દ્રીય નિર્ણય લેવામાં ન આવ્યો અને જે અર્બન urban શહેરી વિસ્તારોમાં થયું તે કોન્ટિન્યુટીના continuity અખંડતા અભાવે થયું તથા નોલેજનો knowledge જ્ઞાન લોસ loss નુકસાન થયો આ FORECAFE પ્રોજેક્ટ થોડા વર્ષો પછી બંધ થઈ ગયો છે અને ત્યારબાદ તેની બધી ફાઇલ બધું બંધ કરી દેવામાં આવ્યું આમ કોઈ પણ રીતે તેઓએ આ પ્રક્રિયામાં મેળવેલ નોલેજ અને કેવી રીતે ભવિષ્યમાં પુનનિર્માણની પ્રક્રિયા કરવી તે ટ્રાન્સફર કરી શકે નહીં જાળવણીની દ્રષ્ટિએ કોઈપણ અન્ય આક્ષેપોની દ્રષ્ટિએ અન્ય કોઈપણ મુદ્દાઓ આગળ વધારવાના સમયે કોન્ટિન્યુટીના continuity અખંડતા અભાવે થયું તથા નોલેજનો knowledge જ્ઞાન લોસ loss નુકસાન થાય કેમ કે એ સમયે કોન્ટિન્યુટી continuity અખંડતા પર વધારે ધ્યાન આપવાનું હોય છે મારા મત મુજબ આ તમને બોટમ અપ અપ્રોચ bottom up approach તળિયાનો અભિગમ કેવી રીતે આપે છે તેનું સારું ઉદાહરણ છે અને તમે જાણો છો કે ડીસેન્ટ્રલાઇઝડ અપ્રોચથી decentralized approach વિકેન્દ્રિત અભિગમ કોફી ઉત્પાદકો તથા ખેડુતોને કેવી રીતે મદદ મળશે અને તેમની જરૂરિયાતો અને ઇચ્છાઓ આગળ વધશે અને જરૂરિયાતોને વિવિધતા મળશે અને સરકાર અને અન્ય ખાનગી ક્ષેત્ર દ્વારા જેમ ચોક્કસ ફંડ સપોર્ટ fund support ભંડોળના ટેકા પૂરા પાડવામાં આવ્યા અને કેવી રીતે એક એસોસિએશન association સંસ્થા ફંડ મેનેજરનું મેનેજર બન્યું જેને સંપૂર્ણ પુનર્નિર્માણ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખ્યું અને આમ અહીં હાર્ડ અને સોફ્ટ ઇનપુટમાં ટેકનિકલ ઈનપુટ પણ આખી પુનનિર્માણની પ્રક્રિયામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હું આશા રાખું છું આ તમને ખૂબ મદદ કરે આભાર